સેવા વ્યવસાયો માટેની વ્યૂહરચના નમસ્તે છેલ્લા સત્રમાં આપણે SWOT વિશ્લેષણ શક્તિ નબળાઇ તક અને ભય વિશ્લેષણ વિશે ચર્ચા કરી હતી જેના આધારે અમે ચર્ચા કરી હતી કે આ TOW S કેવી રીતે વિકસાવી શકાય જ્યાં તમે વાસ્તવમાં વિવિધ પ્રકારના ભય વિવિધ પ્રકારની તકો જુઓ અને જુઓ કે નબળાઈઓ અને શક્તિઓના સંદર્ભમાં અનુરૂપ મેળ શું છે આજે અમે સેવા વ્યવસાય માટે વ્યૂહરચના વિકલ્પો વિકસાવવા વિશે થોડા વધુ સૈદ્ધાંતિક ફ્રેમ કાર્ય અને વ્યવહારુ સૂચનોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ શરૂઆત કરવા માટે અમે આ પ્રખ્યાત પાંચ દળોના મોડલને જોઈશું જે મૂળ માઈકલ પોર્ટર દ્વારા પ્રસ્તાવિત છે તેથી જેમ તમે અહીં જુઓ છો ત્યાં પાંચ અરસપરસ દળો છે જેનું નામ અહીં આપવામાં આવ્યું છે જે સંસ્થાનો સામનો કરી રહેલા વ્યૂહાત્મક વિકલ્પો નક્કી કરે છે તેથી પ્રથમ એક ઉદ્યોગમાં ખેલાડીઓ વચ્ચેની હરીફાઈ છે હવે સેવા ઉદ્યોગમાં તમે જાણો છો તેમ આ હંમેશા ખૂબ જ તીવ્ર હોય છે કારણ કે આપણે જાણીએ છીએ કે સેવાઓમાં પ્રવેશ અવરોધ પ્રમાણમાં ઘણો ઓછો હોય છે અમુક સેવાઓ સિવાય જ્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણાં પ્રારંભિક રોકાણની જરૂર હોય શકે છે આવા કિસ્સાઓમાં કોઈ પ્રકારનો આર્થિક અવરોધ હોઈ શકે છે અન્યથા આપણે ઉત્પાદન વ્યવસાયોમાં જોઈએ છીએ સેવા વ્યવસાયોમાં ખૂબ જ ભાગ્યે જ ખૂબ જ મજબૂત તકનીકી અવરોધો છે આજકાલ કેટલીક માહિતી અને સંચાર ટેક્નોલોજી સઘન સેવાઓ છે જેમાં અમુક પ્રકારના અવરોધો છે અમારી પાસે ચોક્કસ જ્ઞાન સઘન અથવા વિશ્વસનીયતાથી ભરપૂર સેવાઓ છે જ્યાં અમારી પાસે ચોક્કસ અન્ય પ્રકારના અવરોધો છે જેની અમે પહેલાથી જ કેટલાક કિસ્સાઓમાં ચર્ચા કરી છે અને અમે વધુને વધુ ચર્ચા કરીશું પરંતુ આજે આપણે સામાન્ય ધારણા સાથે જોઈશું સેવા વ્યવસાયોમાં વેચાણકર્તાઓ પરની હરીફાઈ ખૂબ તીવ્ર છે ઘણા કિસ્સાઓમાં પૂરવઠાકર પાસે શક્તિ હોય છે પરંતુ ઘણા સેવા વ્યવસાયો ઇનપુટ તરીકે લગભગ કોમોડિટી વસ્તુઓ લે છે જેમ કે જો તમે ખાદ્યપદાર્થો અને પીણામાં હોવ તો તે ખાદ્યપદાર્થો અને પીણાની કોમોડિટી વસ્તુઓ હશે જે તમારી કામગીરી માટે ઇનપુટ હશે અથવા જો તમે ખરેખર ફિલ્મ વિતરક અને ફિલ્મ વિતરણ સેવામાં પછી ત્યાં સંખ્યાબંધ સેવા પૂરી કરનાર હશે અને તેમાંથી ઘણા તમારી સંસ્થા સાથે જોડાણમાં હશે કારણ કે તે ઉદ્યોગની પ્રકૃતિ છે અને તેથી પૂરવઠાકર સામાન્ય રીતે તમારા નેટવર્કનો લગભગ ભાગ છે જે અમારી પાસે છે આ નેટવર્ક મુદ્દાની અમે અગાઉના કેટલાક સત્રોમાં અગાઉ ચર્ચા કરી હતી જ્યાં અમે સાથે મળીને મૂલ્ય બનાવીએ છીએ તેથી ચોક્કસ નેટવર્ક પર આધારિત આપણે જેને મૂલ્ય નક્ષત્ર કહીએ છીએ તેની અસર છે આ સંભવિત પ્રવેશદ્વારમાંથી ખરેખર ખૂબ જ તીવ્ર જોખમો ઉદ્ભવે છે કારણ કે આપણે અવરોધની ચર્ચા કરી છે તેમ પ્રવેશ અવરોધ ઓછો છે અને ખરીદદારો સરળતાથી અનુકૂળ સ્વિચ કરી શકે છે ઘણા ઘણા સેવા વ્યવસાયોમાં સ્વિચિંગની અસુવિધા ઓછી છે તેથી જો તમને એક હોટેલ પસંદ ન હોય તો તમારા માટે વૈકલ્પિક હોટેલ શોધવી બહુ મુશ્કેલ નહીં હોય જો તમને એક ભોજનાલયમાં સેવા પસંદ ન હોય તો બીજી ભોજનાલયમાં જવાનું બહુ મુશ્કેલ નહીં હોય જો તમે ન કરો તો મોટા ભાગના કિસ્સાઓમાં એક ચોક્કસ ક્લબના વાતાવરણની જેમ તમે અન્ય ક્લબ શોધી શકો છો જ્યાં તમે તમારો સમય પસાર કરવા માંગો છો તેથી ખરીદદારો સેવા વ્યવસાયમાં ખૂબ જ મજબૂત છે તેથી જ આપણે સતત ગ્રાહકની ખુશી પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને ગ્રાહક તમારા વ્યવસાયની સફળતાનો મુખ્ય નિર્ણાયક છે તેથી વિક્રેતાઓ અને સંભવિત પ્રવેશકર્તાઓ વચ્ચે આ સૌથી મહત્વપૂર્ણ હરીફાઈ છે આ સેવા વ્યવસાયમાં મુખ્ય બળ સંયોજન છે અને ઘણા કિસ્સાઓમાં સેવા વ્યવસાયો પણ અવેજીમાંથી સ્પર્ધા માટે સંવેદનશીલ હોય છે તેથી જો કોઈ વ્યક્તિ નાસ્તા માટે બહાર જતો હોય અને બર્ગર રેસ્ટોરન્ટમાં ધસારો હોય તો તેને એક ગ્રાહક તરીકે પિઝા રેસ્ટોરન્ટમાં જવા માટે વાસ્તવમાં રાહ જોવી ન જોઈએ તેથી કેટલાક ખૂબ પ્રખ્યાત અથવા સરસ ભોજન ભોજનાલય છે જ્યાં લોકો રાહ જોવા માટે તૈયાર થઈ શકે છે પરંતુ સેવાઓની ઘણી શ્રેણીઓ છે જેમ કે અમે આ ફાસ્ટ ફૂડ સેવાની જેમ ચર્ચા કરી છે જ્યાં લોકો રાહ જોશે નહીં અવેજી પણ એક ખતરો છે હું કહીશ કે આ એક ખૂબ જ પ્રાથમિક ખતરો છે આ એક તકની સાથે સાથે ચેતવણી પણ છે અને ઘણા સેવા વ્યવસાયોમાં આ અન્ય પ્રકારનો ખતરો છે હવે પરિણામે કારણ કે સેવા વ્યવસાયમાં સ્પર્ધાત્મક પ્રવૃત્તિ અને હરીફાઈ એ મુખ્ય મુદ્દો છે તેથી તમારા સ્પર્ધકોને તેમની રજૂઆતને સતત ટ્રૅક કરવી સેવા વ્યવસાયોમાં તેમની સેવા નવીનતાઓ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે વાસ્તવમાં આજકાલ એવા ઘણા વ્યવસાયો છે જેઓ સંગઠિત વ્યવસાય માહિતી સેવાઓ ધરાવે છે જે માળખામાં સમાવિષ્ટ છે અથવા તેઓ વ્યવસાય માહિતી સેવાઓને આઉટસોર્સ કરે છે અર્ધવાહક ઉદ્યોગમાં વ્યવસાય માહિતીનાં બંને કિસ્સામાં વ્યવસાય માહિતીમાં વ્યક્તિ ખૂબ જ સભાન હશે સતત વિવિધ પ્રકારની ટેક્નોલોજી વિકાસ અને સ્પર્ધકો દ્વારા નવા અપનાવવા પર નજર રાખશે જ્યારે ઘણા સેવા વ્યવસાયોના કિસ્સામાં સ્પર્ધા વિશ્લેષણ મુખ્યત્વે સ્પર્ધકોની વર્તમાન વ્યૂહરચના શું છે તેના પર કેન્દ્રિત છે સ્પર્ધકો જે નવી ક્રિયાઓ લેવાની સંભાવના ધરાવે છે અને હંમેશા સેવાની નવીનતાઓ શું છે તે જોતા હોય છે અને સ્પર્ધકો તરફથી વધારાની નવીનતાઓ પણ ખૂબ જ મહત્વપૂર્ણ અને નિર્ણાયક છે તમારે તેમને સતત ટ્રૅક કરવાની જરૂર છે તેથી સેવા વ્યવસાયોમાં સફળ વ્યૂહરચના સ્પર્ધકો ની વ્યૂહરચનાઓ પર સતત ધ્યાન રાખશે અને તેને સમજવાનો પ્રયાસ કરશે આ વ્યૂહરચનાઓ સેવા વ્યવસાયના તે છ P ના સંદર્ભમાં ખૂબ જ સરળતાથી સમજી શકાય છે જેની આપણે પહેલા ચર્ચા કરી છે અને તેથી તે માત્ર કિંમત જ નહીં પરંતુ વ્યક્તિએ તે જોવાનું છે કે રજૂઆતમાં કઈ નવીનતાઓ છે કઈ પ્રકારની નવી વૃધ્ધિ વ્યૂહરચના અપનાવવામાં આવી રહી છે વિવિધ પ્રકારની વિતરણ નવીનતાઓ કે જે સ્પર્ધા રજૂ કરી રહી છે તેથી તમામ વિવિધ પાસાઓ અને મિશ્રણ વ્યૂહરચના મિશ્રણ માટે પણ આ તમામ વિવિધ પાસાઓ પર ધ્યાન આપવું પડશે આ થઈ ગયા પછી વ્યક્તિએ પસંદ કરવાનું રહેશે તેથી સ્પર્ધાત્મક વિશ્લેષણ એ એક ઇનપુટ છે જરૂરી નથી કે માત્ર તે ઇનપુટ પર આધાર રાખે કારણ કે આપણે ચર્ચા કરી છે કે સેવા વ્યવસાયમાં અથવા વ્યૂહરચનામાં આપણે સતત અંદર અને બહાર જવું જરૂરી છે મતલબ કે સ્પર્ધકો શું કરી રહ્યા છે પરંતુ તે જ સમયે તમારે સતત આંતરિક વિકાસ આંતરિક સમસ્યાઓ અને તકો શું છે તે જોવાનું રહેશે અને તેના આધારે તમારે નક્કી કરવું પડશે કે તમારો સ્પર્ધાત્મક લાભ શું હશે તમારું લક્ષ્ય જ સ્પર્ધાત્મક લાભ હશે તેથી સામાન્ય રીતે આપણે પસંદ કરીએ છીએ કે સ્પર્ધાત્મક લાભની વ્યૂહરચના લગભગ ત્રણ બિંદુ હોવી જોઈએ તેથી તે ખૂબ જ ચપળ હોવું જોઈએ તે સ્પર્ધાત્મક લાભ વિશે એક પૃષ્ઠનું નિવેદન નથી સ્પર્ધાત્મક લાભ સામાન્ય રીતે મહત્તમ ત્રણથી પાંચ બિંદુનો હોવો જોઈએ અને આ રેખાકૃતિને ત્રણ દિશા તરીકે પ્રાધાન્ય આપવામાં આવે છે જેના પર તમે તમારી સ્પર્ધાત્મક વ્યૂહરચના વિકસાવવા માટે ધ્યાન કેન્દ્રિત કરશો તેથી તે વિવિધ પ્રકારની વિશેષતાઓ પર આધારિત હોઈ શકે છે તે વિવિધ પ્રકારના ખર્ચ પહેલ પર આધારિત હોઈ શકે છે તે આ બેના વિવિધ પ્રકારના સંયોજનો પર આધારિત હોઈ શકે છે ચાલો જોઈએ કે આ કેવી રીતે થાય છે તેથી આ એક નિવેદન છે કે સેવાઓના વ્યવસાયમાં સ્પર્ધાત્મક વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય ગ્રાહકોનો આનંદ વધારવા અને ગ્રાહક હિમાયત બનાવવા માટે સ્પર્ધાત્મક લાભ પેદા કરવાનો છે તેથી અમે પહેલેથી જ ચર્ચા કરી છે કે સેવા વ્યવસાયોમાં અમે સતત આ પિરામિડ પર જવાનો પ્રયાસ કરીએ છીએ કે સેવા પ્રાપ્તિના વ્યવહારિક ઉદાહરણોથી અમે સંબંધના દાખલા પર જવા માંગીએ છીએ અને આખરે અમે અમારા ગ્રાહક ને અમારા માર્કેટર બનવા માંગીએ છીએ તેથી ગ્રાહક હિમાયત રેખાકૃતિ મેં અગાઉ દોરેલી છે અને તે મહત્વપૂર્ણ છે કે આપણે તેને ફરીથી પ્રકાશિત કરીએ કે સેવા વ્યવસાયોમાં કોઈપણ પ્રકારના સ્પર્ધાત્મક લાભને ગ્રાહકની ખુશી પર કેન્દ્રિત રહેવાની જરૂર છે તેથી જેનો અર્થ એ છે કે જો તે ગ્રાહકની ખુશીમાં વધારો કરતું નથી તો સંભવતઃ સ્પર્ધાત્મક શક્તિના તે પાસામાં રોકાણ ખૂબ સુસંગત ન હોઈ શકે તેથી આ એક મુદ્દો છે કે વ્યવસાય વ્યૂહરચનામાં કામગીરીના સંદર્ભમાં વિવિધ પાસાઓ હોઈ શકે છે વ્યવસાય વ્યૂહરચનામાં ધિરાણના મુદ્દાઓ હોઈ શકે છે વિવિધ પ્રકારના ધિરાણના લાભો વગેરે સામેલ હોઈ શકે છે પરંતુ સ્પર્ધાત્મક વ્યૂહરચનામાં આપણે મુખ્યત્વે સંસ્થાને જોઈ રહ્યા છીએ અને તે બજાર સ્થળ અને અવેજી અને સ્પર્ધકો દ્વારા અને નવા પ્રવેશ દ્વારા લાદવામાં આવેલા દળો સાથેનું ઇન્ટરફેસ છે અને તેના આધારે તમે વિકાસ કરી રહ્યાં છો કે સંસ્થા વચ્ચેના આ ઇન્ટરફેસ પર શું કરવું સ્પર્ધાત્મક વ્યૂહરચના એકંદર વ્યવસાય વ્યૂહરચનાની તુલનામાં અવકાશમાં થોડી સાંકડી છે પોર્ટરના મતે આ રસપ્રદ સંયોજનો અથવા પાંચ સ્પર્ધાત્મક વ્યૂહરચના છે આને સામાન્ય સ્પર્ધાત્મક વ્યૂહરચના કહેવામાં આવે છે કારણ કે તે મોટાભાગના વ્યવસાયોમાં લાગુ પડે છે અને મોટાભાગની પરિસ્થિતિઓમાં એક અથવા બીજી સંબંધિત હશે તેથી ચાલો પહેલા એકંદર ઓછી કિંમતની નેતૃત્વ વ્યૂહરચના જોઈએ મોટાભાગના સેવા વ્યવસાયોમાં આ પ્રાથમિક વ્યૂહરચના છે કારણ કે પ્રવેશ અવરોધ ઓછો હોવાથી ગ્રાહકો ઘણી વખત કિંમત પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે તેથી તમારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જે આજે ભાગ્યે જ કોઈ સેવા છે જ્યાં ઓછી કિંમત એ મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક વ્યૂહરચના નથી તેથી અહીંદેખીતી રીતે અમારે દરેક ખર્ચ પ્રવૃત્તિની તપાસ કરવી પડશે દર વર્ષે ઓછા ખર્ચનું સંચાલન કરવું પડશેતેનો અર્થ એ છે કે આજે તમે સ્થિતિ લઈ શકતા નથી તો કહો કે આ એલસી છે પરંતુ ઓછી કિંમતની સ્થિતિ માં તમારે સમજવું પડશે કે અન્ય લોકો સતત તેમની કિંમત ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેથી તમારી પાસે એક એવી યોજના હોવી જોઈએ કે જે વર્ષ દર વર્ષે તમારા ખર્ચમાં કેવી રીતે થોડો ઘટાડો થઈ રહ્યો છે તે બતાવે જે સ્ત્રોત વ્યૂહરચનાના જુદા જુદા સમયથી આવતા સ્કેલમાંથી આવી શકે છે તેથી વ્યક્તિએ દરેક વ્યક્તિગત પરિસ્થિતિને જોવી પડશે પરંતુ એકંદરે તમારે તમારી કિંમત સતત ઘટાડવી પડશે તેથી તમારી વ્યાપાર પ્રક્રિયાઓનું પુનઃએન્જિનિયરિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેથી જ જો તમને યાદ છે કે અમારા અગાઉના સત્રોમાં અમે વ્યવસાય પ્રક્રિયાને મેપ કરવા બ્લુ પ્રિન્ટ સેવા બનાવવા અને અડચણો શોધવા પર ખૂબ ભાર મૂક્યો હતો દર વખતે અમારી પાસે વ્યવહાર ખર્ચ ઘટાડવા વ્યવહારનો સમય ઘટાડવા અને ગ્રાહકની સગવડતા વધારવાના બે મુખ્ય ઉદ્દેશ્ય હતા વધારાની મુશ્કેલી ઘટાડવાના સંદર્ભમાં જે ગ્રાહક ને તમે જાણો છો તે સુવિધામાં વધારો કરો તેથી બ્લુ પ્રિન્ટ સેવા દ્વારા મળેલ દરેક તબક્કે સમયની બચત ખર્ચની બચત સ્પર્શ બિંદુ પર નિષ્ફળતાના બિંદુ શોધવા અથવા નિષ્ફળતાની શક્યતાઓ વિશે અમે અગાઉ FMEA જે Failure Mode Defect Analysis એટલે કે વગેરે વિશે ચર્ચા કરી હતી તેથી તે બધાને તૈનાત કરવાની જરૂર છે જેથી અમે સતત આ BPR અથવા વ્યવસાય પ્રક્રિયા રિએન્જિનિયરિંગ કરી રહ્યા છીએ તેથી અમે સતત અમારી કિંમત ઘટાડવા માટે સક્ષમ છીએ હવે નીચી કિંમતમાંથી આવતી સ્પર્ધાત્મક શક્તિઓ એ છે કે તમે કિમત સારી રીતે સંચાલિત કરી શકો છો તેથી તમે કેટલાક આક્રમક ભાવ નિર્ધારણ લઈને નવા પ્રવેશકર્તાઓને બહાર કાઢી શકો છો હવે તમે આક્રમક ભાવ નિર્ધારણ લઈ શકતા નથી સિવાય કે તમારી પાસે તમારી કિંમત પર ખૂબ જ સારી રીતે સંચાલિત હોયનહિંતર ઘણું નુકસાન થશે જે તમે પછીથી પુનઃપ્રાપ્ત કરી શકશો નહીં અને તેથી ઓછી કિંમત ખરેખર ઘણા ભાવ સંવેદનશીલ સેવા વ્યવસાયોમાં પ્રવેશ માટે ખૂબ જ નોંધપાત્ર અવરોધ છે તેથી જો કિંમત પર ધ્યાન ન હોય તો ઉદાહરણ તરીકે જો તમે સુપરમાર્કેટ હાઇપર માર્કેટ વ્યવસાયમાં છો જ્યાં લોકો તેના વિશે ખૂબ જ સભાન છો કારણ કે તમે કોમોડિટીઝમાં વ્યવહાર કરો છો અને જો તમે આકર્ષક ભાવ રજૂ કરી શકતા નથી તો લોકો સ્થળાંતર કરશે તેથી તેથી જ તમે મોટાભાગના બજારો જોશો મોટા ભાગના સુપર માર્કેટમાં તેઓ સતત આકર્ષક ભાવ પેકેજ રજૂ કરે છે જેનો તેઓ વિસ્તાર કરી શકે છે તેથી તમે પણ છો જો તમારી પાસે વધુ સારું ખર્ચ નિયંત્રણ છે તો તમારી પાસે મજબૂત સ્થિતિ છે અને તેથી તમે લાંબા સમય સુધી પૂરવઠા સંપર્ક માટે વાટાઘાટો કરી શકશો તેથી આ સારા સ્પર્ધાત્મક લાભ છે જે ઓછી કિંમતની સ્થિતિમાંથી બહાર આવે છે તેથી ઉદાહરણ તરીકે આ એરલાઇન વાહકોમાંથી લેવામાં આવેલ એક ઉદાહરણ છે તેથી ત્યાં X Y Z M N O P નંબર હોઈ શકે છે આમાંનો વાસ્તવિક ડેટા છે ફક્ત નામો જ અમારી પાસે કાયદાકીય કારણોસર છદ્માવરણ છે પરંતુ શું તેનો અર્થ એ છે કે તમે કેટલાક મુખ્ય ખર્ચ ઘટકને ટ્રેક કરી રહ્યાં છો જે એર માઇલ સીટ દીઠ ઓપરેશનલ કિંમત છે એર માઇલ પ્રતિ દિવસ છે તો આ સીટ એર માઇલ દીઠ ખર્ચ જો આ સૌથી ઓછી કિંમત છે પછી તમારે ખૂબ સ્પષ્ટ હોવું જોઈએ કે જો તમે આ મુદ્દાઓથી આગળ વધી શકતા નથી અને તે તમારી સ્થિતિ છે તો તમારે સ્પષ્ટ હોવું જોઈએ કે આ તમારા માટે એક મોટો સ્પર્ધાત્મક પડકાર છે અને તે માટે અમારી પાસે વિકલ્પો હોવા જોઈએ જ્યાં તમે આ તફાવત હોવા છતાં ગ્રાહકો પર હુમલો કરવામાં સક્ષમ હોય છે મોટા ભાગના કિસ્સાઓમાં અહીં બહુ મોટી જગાનું સંચાલન કરવું ખૂબ જ મુશ્કેલ છે જો તમારી પાસે સૌથી ઓછી કિંમત હોય તો સૌથી ઓછી કિંમતના સ્પર્ધકો 9 66 હોય તો કદાચ તમે અહીં હોઈ શકો પરંતુ જો તમે અહીં હોવ તો તમે બહાર છો અને તે ઘણા સેવા વ્યવસાયોમાં ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે જેમ કે આ ઓછી કિંમત નો ફ્રિલ્સ એરલાઈન્સ વ્યવસાય જો તમે તે વ્યવસાયમાં છો અને તમે જોશો કે તમે આ બિંદુથી નીચે તમારી કિંમત ઘટાડવામાં અસમર્થ છો તો તમારા માટે તે વધુ સારું છે કે તે જોવું શક્ય છે કે તમે હવે ઓછી કિંમતની એરલાઇન્સ ઉદ્યોગના ખેલાડી નથી પછી તમારે સંપૂર્ણ સેવા એરલાઇન્સ બનવાની જરૂર પડી શકે છે જ્યાં તમારી સ્પર્ધા અલગ લોકો નો સમૂહ સાથે હોય અને બની શકે કે તમે આ ક્લબમાં રમી રહ્યા હશો અને તેઓ ખરેખર છે તેથી તમે સૌથી ઓછી કિંમતના હરીફ બનશો અને તે એક હશે તેથી તમે કયા ક્ષેત્રમાં સ્પર્ધા કરી રહ્યા છો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે જે ઘણીવાર તમે કયા પ્રકારનું ખર્ચ માળખું પ્રાપ્ત કરવા સક્ષમ છો તેના દ્વારા નક્કી કરવામાં આવશે હવે એકંદરે ઓછી કિંમતની વ્યૂહરચના ક્યારે શ્રેષ્ઠ છે ઉદાહરણ તરીકે કાનપુર જેવા દરેક શહેરમાં અમારી પાસે નવીન બજાર છે જેમ કે દરેક શહેરમાં એક બજાર જગ્યા હશે જ્યાં મોટા ભાગના નિયમિત વેપારી ઉત્પાદનોના છૂટક વિક્રેતાઓ હોય છે તેથી પછી તે કરિયાણાની વસ્તુઓ હોય કે વિવિધ પ્રકારની ફેશન વસ્તુઓ વસ્ત્રો બૂટ આ બધું કેન્દ્રીય બજારમાં ઉપલબ્ધ હશે તેથી તે કલકત્તાનુ નવું માર્કેટિંગ અથવા કલકત્તામાં બાલોગુન બજાર હોઈ શકે છે તે લાજપત નગર બજાર હોઈ શકે છે અથવા અન્ય સ્થાનિક બજારો હોઈ શકે છે જેમ કે દિલ્હીમાં બોગલ અથવા સરોજિની બજાર તે ક્રોફર્ડ પેલેસ અથવા મુંબઈમાં કંઈક હશે અથવા તે બાંદ્રા હિલ રોડ હોઈ શકે છે તેથી દરેક જગ્યાએ એક બજાર સ્થળ હશે જ્યાં લોકો સામાન્ય વેપારી માલ વસ્ત્રો બૂટ રોજની સામગ્રી અને ઘણીવાર કરિયાણા માટે પણ જશે આવા બજારોમાં ત્યાં ખૂબ જ ઓછો તફાવત છે લગભગ દરેક જણ એક જ સ્ત્રોતનો ઉપયોગ કરે છે જે પૂરવઠાકર સમાન છે તેથી કિંમત ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે કોઈ વ્યક્તિ કોમોડિટીમાં વ્યવહાર કરે છે અને આવા કિસ્સામાં ઓછી કિંમતની વ્યૂહરચના એકદમ અનિવાર્ય છે કારણ કે તમે ખૂબ જ તફાવત કરી શકતા નથી અનેઓછી કિંમતની વ્યૂહરચના ખૂબ સારી વ્યૂહરચના નથી જો ત્યાં તકનીકી પ્રગતિ હોય તો તે સંપૂર્ણપણે અલગ ખર્ચ માળખું બનાવે છે તેથી પછી તમે જે કામ પહેલા કરતા હતા તે જ કરીને અને ખર્ચ ઘટાડવો એ યોગ્ય વ્યૂહરચના ન હોઈ શકે કારણ કે સ્પર્ધાએ ખરેખર કુલ ખર્ચ માળખામાં ફેરફાર કર્યો છે આમ કહીએ તો તે ઘણી વાર થાય છે પરંતુ ટેક્નોલોજી સઘન સેવાઓ જ્યાં નવી ટેક્નોલોજી જૂના ખર્ચના માળખા અને મોબાઇલ ટેલિફોની વગેરેને અપ્રચલિત કરે છે આપણે ઘણીવાર આવું થતું જોયું છે તેથી જો સ્પર્ધકોને ઓછી કિંમતની પદ્ધતિનું અનુકરણ કરવું ખર્ચાળમાં પ્રમાણમાં સરળ લાગે છે તો આ પણ ખૂબ સારી વ્યૂહરચના નથી હવે વ્યૂહરચનાની બીજી બાજુ આ વ્યાપક ભિન્નતા વ્યૂહરચના છે જ્યાં તમે તમારી સેવામાં કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓના આધારે ગ્રાહકની વફાદારી વિકસાવવા માંગો છો તેથી આ રીતે અમે ચોક્કસ પ્રકારના ગ્રાહકોને આકર્ષિત કરતી કેટલીક વિશેષતાઓને વિકસાવવાનો પ્રયાસ કરીએ છીએ અહીં વિભાજન ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે આ ભિન્નતા વ્યૂહરચના સાથે તમે દરેક વ્યક્તિ માટે સર્વસ્વ બની શકતા નથી તેથી તમારે વિભિન્નતાઓનો ચોક્કસ સમૂહ બનાવવો પડશે અને ગ્રાહકોના ચોક્કસ વિભાજન સાથે મેળ ખાવો પડશે અને તે રીતે તમે લાંબા ગાળાના સંબંધો બનાવી શકો છો તેથી ભિન્નતાની તકો પુરવઠા શૃંખલામાંથી અમુક પ્રકારની સેવાની નવીનતાઓમાંથી તમારી ઓપરેશનલ શ્રેષ્ઠતા અને માર્કેટિંગ વેચાણ પ્રકારની પ્રવૃત્તિઓમાંથી મેળવી શકાય છે તેથી જો તમે ઉદાહરણ તરીકે રીતનું પૃથ્થકરણ કરો છો તો મનોરંજનના મલ્ટિપ્લેક્સર્સ આજે જે મલ્ટિપ્લેક્સમાં હરીફાઈ કરી રહ્યા છે તે તમે જોશો કે તેઓ મોટાભાગે વિવિધતા બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે તેથી શું તે મનોરંજન પાર્ક છે પછી ભલે તે ફિલ્મ હોલ અને થિયેટર ધરાવતું મોટું સંકુલ હોય વગેરે તેઓ ચોક્કસ પ્રકારની સુવિધાઓ બનાવવાનો પ્રયાસ કરે છે જે લાંબા ગાળાના સંબંધો બનાવે છે તેથી સેવાઓના અમુક સમૂહ છે જ્યાં કિંમત અને આ મોટાભાગની સેવાઓ માટે સાચું છે પરંતુ કેટલીક અન્ય તકનીકી સઘન સેવાઓ છે જો ભિન્નતા મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે તેથી સેવાઓમાં સ્પર્ધાત્મક લાભ માટે કિંમત એ પ્રાથમિક પ્રેરક છે ભિન્નતા પણ કરી શકાય છે અને પરિણામે અલબત્ત અમુક પ્રકારની સેવાઓ છે જ્યાં આપણે બંનેને જોડી શકીએ છીએ અને સંયોજનો બનાવી શકીએ છીએ જેને ઘણીવાર શ્રેષ્ઠ ખર્ચ કહેવામાં આવે છે જેનો અર્થ છે કે વ્યક્તિ ઉચ્ચ ગુણવત્તાની સાથે સાથે ઓછી કિંમત પણ આપી રહી છે કારણ કે જાપાનીઝ અથવા કોરિયનોને તેઓ લાંબા સમય પહેલા જાણતા હતા કે ઉચ્ચ ગુણવત્તામાં રોકાણ કરવાથી તમારી ઉપજમાં સુધારો થાય છે અને છેવટે તમારી કિંમતમાં ઘટાડો થાય છે તેથી તે શક્ય છે કે ઓછી કિંમત ઉચ્ચ ગુણવત્તાનું અવિશ્વસનીય સંયોજન અને તે હવે સેવાઓના ક્ષેત્રમાં આવી રહ્યું છે અને જો તમે મોબાઇલ ફોન સેવાઓ અથવા મોબાઇલ ડેટા સેવાઓ જેવા સઘન સ્પર્ધાત્મક ક્ષેત્રમાં લીધેલા સ્પર્ધાત્મક પગલાઓનું અવલોકન કરો છો તો તમે જુઓ કે શું તે રિલાયન્સ જિયો છે શું તે એરટેલ છે શું તે વોડાફોન છે કે કેમ તે બધા આ શ્રેષ્ઠ ખર્ચ પ્રદાતાઓની વ્યૂહરચના સાથે આવવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યાં તમે ઓછી કિંમત અને ભિન્નતાને જોડી શકો છો આજે ઘણા સેવા ક્ષેત્રોમાં આ એક મુખ્ય જરૂરિયાત છે તેથી તમારે સતત તમારી કિંમત ઘટાડીને અને સતત ઓફર કરવામાં અનુકૂલન કરવાની જરૂર છે તેથી ખર્ચ સતત ઘટાડવો જોઈએ અને તમારે સતત નવીનતા કરવી જોઈએ કેટલીકવાર મોટાભાગે વધતી જતી હોય છે પરંતુ કેટલીકવાર તમારે ધરમૂળથી ફેરફાર કરવો પડે છે અને આ તે માર્ગ છે જે હવે આપણે સેવા વ્યવસાયોમાં વધુને વધુ જોઈ રહ્યા છીએ તેથી સેવા વ્યવસાયોમાં ઓછી કિંમત અને ભિન્નતાનું આ સંયોજન લગભગ સામાન્ય બની રહ્યું છે તેથી આ ઓછી કિંમત વ્યૂહરચના પૂરી પાડે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જેમ કે હું ભારતમાં 4G મોબાઈલ અવાજ અને ડેટા માટેની આ આવનારી લડાઈનો ઉલ્લેખ કરી રહ્યો હતો તે તમને બતાવશે કે તે અત્યારે કેવી રીતે વિકસિત થઈ રહ્યું છે અને રિલાયન્સ અને એરટેલ અને વોડાફોન જેવા વિવિધ સેવા પ્રદાતાઓ અથવા જે આવી રહ્યા છે તમે જોશો કે આ તમામ મુખ્ય ખેલાડીઓની લગભગ દરેક વ્યૂહરચના આ શ્રેષ્ઠ ખર્ચમાંથી મેળવવામાં આવશે જે ઓછી કિંમતની ઉચ્ચ ગુણવત્તાની અભિગમ છે હવે બીજી સામાન્ય વ્યૂહરચના છે જેને આપણે ધ્યાન વ્યૂહરચના કહીએ છીએ ધ્યાન બે પ્રકારનું હોઈ શકે છે એક તે ઓછી કિંમત પર આધારિત ધ્યાન વ્યૂહરચના હોઈ શકે છે જ્યાં તમે વાસ્તવમાં સાંકડા ગ્રાહક વિભાજનમાં જુઓ છો અને તે વિભાજનમાં તમે ઓછી કિંમત સાથે સ્પર્ધાને હરાવી શકો છો કારણ કે તમે વાસ્તવમાં ગ્રાહક વિભાજનની ચોક્કસ જરૂરિયાતો સાથે મેળ ખાઓ છો અને તેથી તમે જાણો છો કે કઈ ફ્રિલ્સ કાઢી શકાય છે અને તમે તે વસ્તુ સાથે આવો છો જે તે ગ્રાહક વિભાજન માટે શ્રેષ્ઠ રીતે યોગ્ય છે તેથી જેમ તમે જોઈ રહ્યા છો વિભાજન ધ્યાન સાથે ખૂબ જ નજીકથી જોડાયેલું છે ધ્યાન વ્યૂહરચના ભિન્નતા પર આધારિત પણ હોઈ શકે છે તમે ગ્રાહકનો એક વિભાજન શોધી શકો છો જેમને ચોક્કસ સ્તરની ચોક્કસ પ્રકારની વિશેષતાઓ ગમે છે તેથી તેથી તમને એરલાઈન્સ દ્વારા તેમના વ્યવસાય માટે ઘણી વખત તૈનાત કરવામાં આવતી ધ્યાન વ્યૂહરચના જોવા મળશે વર્ગના મુસાફરો અને તેથી તમારે એક વિશિષ્ટ સ્થાન પસંદ કરવું પડશે જ્યાં ગ્રાહકોની વિશિષ્ટ પસંદગી અનન્ય જરૂરિયાતો અથવા વિશેષ જરૂરિયાતો હોય અને તેના આધારે તમે સેવાઓ વિકસાવી શકશો એક રસપ્રદ સમજૂતી જે તમે કરી શકો છો તે આ યુવાન શહેરી વ્યાવસાયિકો છે તેઓ વાસ્તવમાં અને ઉભરતા ગ્રાહકોના મોટા જૂથ છે અને તેમના માટે ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાની ક્રેશ અથવા રોકાણના વિવિધ પ્રકારો છેતેનો અર્થ એ કે તમે આ યુવા વ્યાવસાયિકો તમારી પાસે વધુ સમય નથી તેઓ લાંબો વ્યવસાય લઈ શકતા નથી કારણ કે તેઓ નિર્માણ કરી રહ્યા છે તેઓ વાહક છે તેઓ દિવસમાં 14 કલાક કામ કરે છે અને તેઓ રજા લેવા તૈયાર નથી અથવા તેમની સંસ્થા તેમને લાંબી રજા આપવા માટે તૈયાર નથી તેથી તેઓ એક સપ્તાહનો અંત લઈ શકે છે જે ઘણીવાર શહેરની હોટેલમાં રોકાય છે અને હોટેલો તેમને પસંદ કરે છે કારણ કે સામાન્ય રીતે હોટલ સપ્તાહના અંતે ઓછી ચાલતી હોય છે અને તેઓ એક ચોક્કસ સેવા પેકેજ બનાવે છે જેને વેકેશન તરીકે ધારો તો રોકાણ કહેવામાં આવે છે તેનો અર્થ એ કે તમે તમારા પોતાના સ્થાને જ રહો છો અને તમારી પાસે પાંચ સિતારા હોટલમાં આરામના વાતાવરણ જેવું વેકેશન હોય છે અને ફેશનમાં પણ એક વિશિષ્ટ પેકેજનો આનંદ માણો છો પછી ભલે તે છૂટક હોય કે બિનછૂટકમાં અમે આ કેન્દ્રિત વ્યૂહરચના સામે આવી રહી છે તેથી તેના આધારે અમે આ પ્રખ્યાત જવાબ મેટ્રિક્સ વિશે વાત કરી શકીએ છીએ જે તમને પહેલાથી જ રજૂ કરી ચૂક્યા છે કે જો આપણે ચાલુ બજાર વર્તમાન બજાર નવું બજાર અને પ્રસ્તુત સેવાઓને લઈએ અને ઓફર કરવા માટે શક્ય હોય તેવી નવી સેવાઓ લઈએ તો તમે આ ચારનો વિકાસ કરી શકો છો વૈકલ્પિક વ્યૂહરચના સંયોજનો બજારમાં પ્રવેશ નવી સેવા પ્રવેશ અને નવી સેવા વિકાસ તેના બદલે મને લાગે છે કે તમારે અહીં નવી સેવા વિકાસ અને વૈવિધ્યકરણ અને બજાર વિકાસ લખવો જોઈએ તેથી હું તમને આ મેટ્રિક્સને પ્રખ્યાત કરવા માટે અસાઇનમેન્ટ તરીકે વિનંતી કરીશ અને મને ઉદાહરણો આપો કે તમે કેવી રીતે વિવિધ પ્રકારની સેવાઓ કે જે તમે સ્પર્ધાત્મક સેવાઓ છો તમે આ વિભાજનમાં આ ચતુર્થાંશમાં ઉભરતી જુઓ છો તમે આજુબાજુ જુઓ વિવિધ ટીવી વૃધ્ધિ જુઓ છાપ વૃધ્ધિ જુઓ તમારા શહેરમાં તમારી આસપાસના હોર્ડિંગ જુઓ અને સૌથી રસપ્રદ વાત એ છે કે તમારે બિઝનેસ પેપર્સ રોજના વ્યવસાય જોવી જોઈએ અથવા ટીવી પર વ્યવસાય ચેનલો સાંભળવી જોઈએ તો ત્યાં તમને ઉદાહરણો મળશે અને પછી તમે ઉદાહરણો સેવાઓ સેવા વ્યવસાયો કે જેઓ આનો ઉપયોગ તેમની વ્યૂહરચના કેનવાસ તરીકે કરી રહ્યાં છે તે સાથે આ બે બાય બે મેટ્રિક્સ રજૂ કરી શકો છો તેથી આ પૃષ્ઠભૂમિ સાથે હવે આપણે કિંમતો પરની બાકીની કેટલીક ચર્ચાઓમાં જઈશું તે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે કે અમારી પાસે હજુ પણ સ્પર્ધાત્મક મૂલ્ય દરખાસ્ત બનાવવા માટે ચર્ચાની તેમજ અન્ય કેટલીક વધુ અદ્યતન પ્રક્રિયાઓ છે તેથી આગામી બે સત્રો કિંમતો પર રહેશે